તેથી પછી તમારી કપલ કોઇલનું રિફ્લેક્ટેડ ઇમ્પેડન્સ જોઈશુ અને તે પછી તેના ન્યૂમેરિકલ જોઈશુ તેથી આ કિસ્સામાં બે કોઇલ છે તેમના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M ને જોતા ડોટ કન્વેન્શન છે અને આ એક લોડ ઇમ્પિડન્સ ZL છે આ પ્રાઇમરી કોઇલ છે આ અહીં સેકન્ડરી કોઇલ છે અહીં રઝિસ્ટન્સ R1 છે અહીં રઝિસ્ટન્સ R2 છે ઇન્ડક્ટન્સ L1 એટલે કે રિએક્ટન્સ j L1 છે અહીં તે j L2 છે અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે તો આ વોલ્ટેજ સોર્સ છે આ સર્કિટ વાસ્તવમાં નજીક છે અને કરંટ i1 અને i2 લેવામાં આવે છે તેથી તે કિસ્સામાં જો જુઓ કે જો આ કોઇલમાં જ્યારે કરંટ દાખલ થાય છે ત્યારે ડોટ i1 કરંટ આ i1 કરંટ છે આમ કરંટ આગળ વધી રહ્યો છે આ રીતે i1 કરંટ છે તેથી અહીં કરંટ ડોટમાં પ્રવેશી રહ્યો છે પરંતુ આ કિસ્સામાં i2 કરંટ વાસ્તવમાં ડોટ છોડી રહ્યો છે તેથી આ જ કારણ છે કે આપણે પહેલા જોવું પડશે તેથી તેનો અર્થ એ થશે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વોલ્ટેજ જનરેટરની જરૂર નથી જે ચિહ્ન નેગેટિવ હશે કારણ કે અહીં કરંટ અહીં પ્રવેશી રહ્યો છે તે તેના આધારે છોડી રહ્યો છે તેથી થોડુંક અને આ ZL ઇમ્પેડન્સ છે તેના આધારે આપવામાં આવે છે જો આ લૂપમાં KVL લખવામાં આવે તો ZL તેના આધારે આપવામાં આવે છે તેથી તે V R1 j L1 i1 j M i2 હશે મેં કહ્યું કે ચિહ્ન હશે કારણ કે અહીં કરંટ દાખલ થઈ રહ્યો છે અને તે હવે નીકળી રહ્યો છે આ ઈક્વેશન 14 છે અહીં આ લૂપ p માં કહો જ્યાં ત્યાં અહીં કોઈ વોલ્ટેજ સોર્સ નથી તેથી 0 R2 j L2 ZL છે કારણ કે આ લોડ ઇમ્પેડન્સ છે ત્યાં ZL i2 j M i1 છે આ મ્યુચ્યુઅલ કપલિંગને કારણે આ ભાગ છે આ ઈક્વેશન 15 છે હવે જો સોલ્વ કરો તો મારો મતલબ i2 અહીંથી આ ઈક્વેશન 15 j M i1 R2 j j L2 ZL માંથી મળી રહ્યું છે આ ઈક્વેશન 16 છે તેથી ઈક્વેશન 14 અને R15 થી આપણને VR1 મળે છે કૃપા કરીને આને સોલ્વ કરો જે મેં ટાઇમ બચાવવા માટે સીધું લખ્યું છે કૃપા કરીને V i1 શું છે તે શોધો જે R1 j L1 𝜔2 M2 R2 j L2 ZL મળશે આ તે છે જ્યારે ત્યાં મ્યુચ્યુઅલ નહોતું તેથી આ R1 j L1 કોઇલ 1 નું ઇમ્પેડન્સ છે તેથી આને વાસ્તવમાં આપણે V i1 કહીએ છીએ આને આપણે ટોટલ ઇનપુટ ઇમ્પીડેન્સ કહીએ છીએ તેથી આ ઇનપુટ ઇમ્પેડન્સ છે અને આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિના કોઇલ 1 નો ઇમ્પેડન્સ છે તેથી હવે Zin V i1 R1 j L1 આ એક છે તેથી જુઓ કે શું આપણે મુખ્યત્વે જ્યારે મ્યુચ્યુઅલ કપ્લિંગ ન હોય ત્યારે M 0 હોય છે તેથી આ શરતો ત્યાં ન હોવી જોઈએ તે માત્ર ત્યાં જ હશે જેને કોઇલ 1 નો ઇમ્પેડન્સ કહેવામાં આવે છે પરંતુ તેના કારણે આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું આ ટર્મ ઉમેરવામાં આવે છે તેવું કહેવામાં આવે છે તેથી આ વાસ્તવમાં કોઇલનું રિફલેકટેડ ઇમ્પેડન્સ છે જ્યાં સર્કિટની આ વસ્તુ છે જે 𝜔2 M2 આ એક છે આ ઈક્વેશન 18 છે આ સરળ વસ્તુ છે માત્ર એક જ વસ્તુ એ છે કે મેં આ એક અંતિમ એક્સપ્રેશન લખી છે તે સોલ્વ કરો અને તેને શોધી કાઢો હવે આગળ ઇન્ડ્યુસ EMF ખૂબ જ સરળ બાબત છે ધારો કે સાઇનસૉઇડલ ફ્લક્સ લેવામાં આવે છે તેથી ટાઇમ વેરીઇંગ ∅ ∅max sin t છે તેથી V N d∅ dt છે જો આમાંથી ડેરીવેટીવ કરીએ તો N ∅max cos t અને 2𝜋 f મળશે તેથી V 2𝜋 f N ∅max cos t છે અને આ એક અને આ એક આ મેક્સિમમ વોલ્ટેજ છે તેથી આને 1 √ 2 થી ડીવાઇડેડ કરો આ 2𝜋 f N ∅max √ 2 છે તેથી તે હવે √ 2 𝜋 f N ∅max હશે 44 f N ∅max છે આ RMS વોલ્ટેજ એક સરળ વસ્તુ છે માત્ર આ વસ્તુ માટે મેં લખ્યું છે કે ફ્લક્સ ∅ ∅max sin t છે પછી વોલ્ટેજ કેવી રીતે ઇન્ડ્યુસ થશે અને આપણે જાણીએ છીએ કે તે V N d ∅ dt છે કોઇલમાં N ટર્ન્સની સંખ્યા છે અને ∅ એ ફ્લક્સ લિંકેજ છે તેથી આ વોલ્ટેજ 4 44 f N ∅max RMS વેલ્યુ છે કારણ કે આ ટર્મ ડીવાઇડેડ બાય √ 2 છે તેથી તે ફરીથી લખીએ તો 2 √ 2 થશે આગળ ન્યૂમેરિકલ લઈશુ ન્યૂમેરિકલ સરળ છે માત્ર એક વસ્તુ એ છે કે ગણતરીઓ સાચી હોવી જોઈએ ઉદાહરણ તરીકે આ ઉદાહરણ એક લેવામાં આવ્યું છે બસ હોલ્ડ કરો મને ઝૂમ થોડું ઓછું કરવા દો તેથી આ સમસ્યા છે તેથી તે કિસ્સામાં પ્રથમ સમસ્યા જુઓ તે ખરેખર તે છે જે આપવામાં આવે છે જે આ મટીરીઅલના આ ભાગ ઉપર કોઇલ છે એવું કહેવામાં આવે છે અને આ N1 ટર્ન્સની સંખ્યા 500 છે અને અહીં પણ N2 1000 ટર્ન્સ છે અને દરેક ટાઈમે સરેરાશ પાથને ધ્યાનમાં લેવો પડશે માટે આ મટીરીઅલ માટે 1600 આપવામાં આવે છે અને L1 L2 M21 દરેક કોઇલ 1 એમ્પીયર કરંટ સાથે એક્સાઇટેડ છે અને દરેક કોઇલ 1 એમ્પર કરંટ સાથે એક્સાઇટેડ છે જે ફક્ત આ માટે ધ્યાનમાં લેવામાં આવશે અને સરેરાશ લંબાઈ કેવી રીતે લેવી પરિમાણ અહીંથી અહીં સુધી આ હાઇટ આપવામાં આવે છે તે આ પોઇન્ટથી આ પોઇન્ટ સુધી 4 સેન્ટિમીટર આપવામાં આવ્યું છે તે 6 સેન્ટિમીટર આપવામાં આવ્યું છે અને અહીં થિકનેસ 1 સેન્ટિમીટર છે તેથી આપણે સરેરાશ પાથ પરથી લઈએ છીએ તેથી આ વાસ્તવમાં 0 5 સેન્ટિમીટર છે આ બાજુ પણ 0 5 સેન્ટિમીટર આ પણ તે અહીંથી અહીં 3 સેન્ટિમીટર અહીંથી અહીં તે 6 સેન્ટિમીટર છે તે આપવામાં આવ્યું છે અને બાજુ વાસ્તવમાં તે છે જેની કહેવામાં આવે છે બાજુઓ દરેક 3 3 સેન્ટિમીટર છે તેથી બાજુઓ દરેક 3 સેન્ટિમીટર છે તેથી આ 3 નોટ 3 દરેક 2 સેન્ટિમીટર છે તે 2 સેન્ટિમીટર છે આ 2 સેન્ટિમીટર છે તેથી સરેરાશ પાથ આ બાજુ હશે તે અહીંથી લેશે તે અહીંથી અહીં હશે તે 1 સેન્ટિમીટર છે કાળજીપૂર્વક જુઓ બધું ચિહ્નિત થયેલ છે અને અહીં પણ આ 2 સેન્ટિમીટર છે તેથી આ સરેરાશ પાથ લેશે તેથી અહીંથી અહીં સુધી આ અંતર 1 સેન્ટિમીટર છે અને અહીં પણ 1 સેન્ટિમીટર છે તેથી આપણે એ શોધવાનું છે કે તે ત્રણ અલગ અલગ પાથ છે અને આ અહીંથી ત્રણ અલગ અલગ પાથ છે એક અહીંથી અહીં બીજું અહીં આ લીમ્બ છે અને આ બીજું લીમ્બ છે તેથી ત્યાં ત્રણ પાથ છે અને કહીએ કે બંને આપણે કહીએ છીએ કે આમાંથી કાં તો કોઇલ 1 એમ્પીયર કરંટ દ્વારા એક્સાઇટેડ છે પહેલા આપણે ફક્ત i1 1 એમ્પીયર ગણીએ છીએ આ વિશે ભૂલી જાઓ અહીં 500 ટર્ન્સ છે અને અહીં તે 1000 ટર્ન્સ છે વસ્તુઓ કેવી છે તે ઇંડિપેંડેન્ટ રીતે જોઈએ અને અહીં આની થિકનેસ 1 સેન્ટિમીટર છે તેથી જ અહીંથી અહીં સુધીનો સરેરાશ પાથ તે 0 5 સેન્ટિમીટર ચિહ્નિત થયેલ છે તેથી બધું ચિહ્નિત થયેલ છે હું તેને સ્પષ્ટ કરું છું જો ડાયગ્રામ જુઓ તો બધું જ ચિહ્નિત થયેલ છે માત્ર ધ્યાનથી જુઓ કે આપણે તે કેવી રીતે કર્યું છે તેથી શોધવાની જરૂર છે તેથી આ ફિગર 18 માં L1 L2 M12 M21 શોધવાનું છે તે દરેક કોઇલ 1 એમ્પીયર કરંટ સાથે એક્સાઇટેડ છે પ્રથમ જોશે કે કોઇલ 1 1 એમ્પીયર કરંટથી એક્સાઇટેડ છે તેથી હવે જો જુઓ કે તે શું છે જેને આપણે જાણીએ છીએ રિએક્ટન્સ LA µ છે જે આપણે જાણીએ છીએ કે તે LA µ0 µr એમ્પીયર ટર્ન્સ છે તેથી અહી મટીરીઅલ માટે µr જે 1600 આપવામાં આવે છે આ સમાન મટીરીઅલ માટે 1600 છે અને આપણે ∅ F m R જાણીએ છીએ જેમ કે V R તેવી જ રીતે હું ∅ F m R વેબર શોધીશ હવે આપણે ત્યાં ત્રણ અલગ અલગ પાથ છે તેથી જો L1 જુઓ તો આ વાસ્તવમાં સરેરાશ પાથ છે આ વાસ્તવમાં 6 છે આ 6 છે અને આ બાજુ 1 છે અને આ બાજુ 1 છે આવી જ રીતે આ બાજુ અને આ બાજુ સરખી છે આ બાજુ અને આ બાજુ સરખી છે અને આ બાજુ 4 1 અને 4 અહીંથી અહીં સુધી કહેવામાં આવે છે તે 1 છે અહીં 1 મેળવો આ બાજુ તે ત્યાં છે RS 4 આને અહીંથી અહીં કહેવામાં આવે છે તે 6 છે અને અહીં તે 1 છે અહીં તે 1 છે તેથી 6 2 R2 છે તેથી જો જુઓ આ જો જુઓ આ માફ કરશો L1 6 1 0 5 2 આ બાજુ ખરેખર આ 6 છે આ બાજુ 1 છે આ બાજુ ખરેખર તે 0 5 છે આ ગેપ છે જે ખરેખર 0 તેથી તેવી જ બીજી બાજુ પણ છે તે 6 1 0 5 2 નોટ 1 1 ટોટલ છે અહીં તે 0 5 સરેરાશ પાથ છે તેથી ફક્ત આ જુઓ તો આ વાસ્તવમાં 2 4 2 છે જ્યાં આ બાજુ આ બાજુ આ બાજુ 4 છે અને આ બાજુ શું છે તેના માટે આ બાજુ 1 છે અને આ પણ 1 છે તેથી 4 2 છે તેથી આ બાજુ ખરેખર 4 2 છે તેથી આ ખરેખર 4 2 21 સેન્ટિમીટર છે જે 0 21 મીટર છે તેવી જ રીતે જો L2 માટે આવે તો તેને 3 1 પ્રાઇમ 5 2 4 2 આપવામાં આવે છે એટલે કે અહીં તે 3 છે આ બાજુ 1 છે તે જુઓ કે હું પ્લેન 3 1 ને બદલે આ બાજુ 0 5 છે તેથી 3 1 0 5 છે આ બાજુ પણ 3 1 0 5 × 2 4 આ બાજુ 1 છે કારણ કે અહીં તે 1 ચિહ્ન છે તો આ બાજુ 1 છે આ બાજુ 1 છે મારો મતલબ છે કે અહી તે 1 લખાયેલું છે તો તે જ અહીં પણ છે અહીં પણ તે 1 સેન્ટિમીટર કહેવામાં આવે છે તેથી આ બાજુ પણ 1 સેન્ટિમીટર છે તેથી 4 1 1 છે તેથી એકરૂપ તે સમાન છે તેથી અહીં તે L2 15 સેન્ટિમીટર 0 15 મીટર છે હવે L3 એ સેન્ટર લીમ્બની વચ્ચે છે L3 જે 4 2 છે આ બાજુ 1 છે આ બાજુ 1 છે આ હાઇટ છે અને આ R1 આ R1 R2 R3 R1 છે અહીં R2 અહીં આ ત્રણ અલગ અલગ ભાગનો રિલક્ટન્સ છે તેથી હવે L3 4 2 6 સેન્ટિમીટર 0 06 મીટર અને દરેક બાજુઓ A 2 સેન્ટિમીટર છે તેથી 2 t 4 2 2 4 સેન્ટિમીટર સ્ક્વેર જે 4 10 4 મીટર સ્ક્વેર છે તેથી પાથ 1 R1 L1 A µ0 µr માટે રિલક્ટન્સ આપવામાં આવે છે અને A પણ ઓળખાય છે તેથી તે સબસ્ટીટ્યુટ કરીએ તો તે R1 26000 ની કિંમત છે 26000 નહીં તે 261113 5785 એમ્પીયર ટર્ન્સ પર વેબર છે એવી જ રીતે R2 માટે જો પાથ 2 માટે રિએક્ટન્સની ગણતરી કરો તો આ પાથ 1 માટે છે તેનો અર્થ એ કે આ પાથ કે આ પાથ 1 નો રિએક્ટન્સ આ પાથ માટે છે તે આ રીતે ચિહ્નિત થયેલ છે આ આ માટે છે આ પાથનો રિએક્ટન્સ મળી રહયો છે આ બીજો રિએક્ટન્સ છે આ બીજો રિલક્ટન્સ છે આ R1 માટે છે આ R2 છે અને આ R3 છે 3 અલગ અલગ પાથ સેન્ટ્રલી અને અન્ય બે બાજુઓ છે તેથી એવી જ રીતે અહીં R2 માટે L2 A µ0 µr ની ગણતરી કરો બધા કોમ્પ્યુટર સબસ્ટીટ્યુટ છે તેવી જ રીતે R3 માટે 186509 7 એમ્પીયર ટર્ન્સ પર વેબર મળશે 149207 76 એમ્પીયર ટર્ન્સ પર વેબર મળશે અને આપણે જાણીએ છીએ કે તે કોઇલ 1 માટે m1 F એક્સાઇટેડ બાય 1 એમ્પીયર કરંટ છે અને તે 500 ટર્ન્સ છે આપણે કોઇલ i2 ને માત્ર 1 ધ્યાનમાં લેતા નથી તેથી f m1 500 એમ્પીયર ટર્ન્સ હવે તે દેખાશે કે આ DC સર્કિટ જેવી સર્કિટ છે ઉદાહરણ તરીકે આ કરંટની દિશા છે આ કરંટની દિશા છે કારણ કે કોઈલને કરંટની દિશામાં વ્રેપ કરેલ છે પછી લીમ્બ એ ફ્લક્સની દિશા છે તેથી આ ફ્લક્સની દિશા છે જો તે ∅1 કુલ ફ્લક્સ કહો તો ∅ પાથ અહીં જઈ રહ્યો છે અને પાથ DC સર્કિટની જેમ જઈ રહ્યો છે અને આ ફ્લક્સ કરંટ વહી રહ્યો હોય અને ફ્લક્સની દિશા આ રીતે છે તેનો અર્થ એ છે કે આ હશે અને આ હશે અને તે F m હશે તે કરશે તે ફ્લક્સની દિશા જુઓ અને ફ્લક્સમાંથી વાસ્તવમાં કરંટ બહાર આવે છે તેથી ફ્લક્સ આ રીતે બહાર આવી રહ્યો છે આને ઇલેક્ટ્રીક સર્કિટ સાથે સમાન સામ્યતા તરીકે લો તેથી જ્યારે સર્કિટ ઉપર નજર નાખો ત્યારે વસ્તુઓ ખૂબ જ સરળ છે એક વાર ગણતરી કર્યા પછી જુઓ કે આ ∅1 છે આ ∅2 છે અને આ ∅3 છે કે આ ફ્લક્સ છે અને આ ફ્લક્સ ડીવાઇડેડ 2 કરે છે આ 2 પેરેલલ પાથ છે તેથી આ F m1 ઉપર આ ચિહ્ન છે મેં કહ્યું કે હું ગ્રાફ લઈશ જે કંડક્ટરને કરંટની દિશામાં પકડે છે અને લીમ્બ ફ્લક્સની દિશા હશે તેથી તે મુજબ પોલારિટી પસંદ કરી શકો છો આ આ છે આ પોલારિટી છે આ આ રીતે લો અને રેઝિસ્ટન્સની જેમ જ આ વસ્તુને સિરીઝ પેરેલલની ગણતરી કરો તેથી તે રિએક્ટન્સ છે તેથી સમાનરૂપે R1 હશે આ બે R2 R3 R2 R3 પેરેલલમાં છે તેની સાથે સંપૂર્ણ રિલક્ટન્સ મળશે તેથી આ સંપૂર્ણ સર્કિટ કહેવામાં આવે છે આ એમ્પીયર ટર્ન્સ પર વેબર છે તેથી ∅1 એટલે કે કરંટ i1 જે f m1 બાય રિલક્ટન્સ મળશે તેથી ∅ f m છે f m 500 એમ્પીયર ટર્ન્સ છે જેની અહીં ગણતરી કરવામાં આવી છે તે 500 એમ્પીયર ટર્ન્સ છે તેથી ડીવાઇડેડ બાય આ ફિગર જે 1 453 મિલીવેબર મેળવી રહ્યા છે આ ∅1 છે હવે જે રીતે આપણે કરંટ ડિવિજન કરીએ છીએ તેવી જ રીતે ∅2 વાસ્તવમાં ∅21 છે આ ∅2 આ એક છે તે ∅21 ∅2 લખી શકાય છે આ ટોટલ ફ્લક્સ R3 R3 R2 કરંટ ડિવિઝન ડાયોડ અને અહીં પણ ફ્લક્સ ડિવિઝન છે તેથી તે 0 646 મિલીવેબર હશે ખૂબ જ સરળ છે તે માત્ર થોડું સમજવું પડશે કે ત્યાં કંઈ નથી સર્કિટને ડાયાગ્રામ જોતા કંઈ નથી ફક્ત ફ્લક્સની દિશા જુઓ એમ્પીયર ટર્ન્સ જુઓ અને તમામ રિલક્ટન્સ વેલ્યુના પરિમાણોની યોગ્ય રીતે ગણતરી કરો અને પછી તે મળશે જે સાચો જવાબ કહેવામાં આવે છે તે ખરેખર કશું જ નથી તેથી આને હવે ∅21 કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે અગાઉ મેં કહ્યું હતું કે આ L I N ∅ સંબંધ જરૂરી છે તો એ જ આપણે L1 N1 ∅1 i1 ના સંબંધનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી N1 500 છે ∅1 ને 1 453 મિલીવેબર મળશે અને કરંટ i1 વાસ્તવમાં આ ડાયાગ્રામમાં i1 સ્મોલ i1 બતાવે છે તે ખરેખર 1 એમ્પીયર છે તે કેપિટલ i1 નથી તેથી કરેક્શન છે તેથી તે 0 7265 હેનરી હશે જે L1 છે અને વાસ્તવમાં તે M21 N2 ∅21 ∅2 છે કારણ કે અન્ય કોઇલમાં કોઈ કરંટ i2 0 નથી તેથી આપણે M21 ડીવાઇડેડ બાય i1 શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે સ્મોલ i1 હશે તે ખરેખર 1 એમ્પીયર છે તેથી બીજી કોઇલમાં N2 એ 1000 એમ્પીયર છે અને ∅21 એ 0 646 મિલીવેબર ડીવાઇડેડ બાય 1 એમ્પીયર છે તેથી તે મિલીહેનરી છે 646 મિલીહેનરી છે તેથી તે ખૂબ જ સરળ છે તેથી તેવી જ રીતે આ એક L2 √ એક્સાઇટીંગ કોઇલ 2 i2 1 એમ્પીયરની ગણતરી કરવી જોઈએ અને i1 0 લેવું જોઈએ કૃપા કરીને તે જાતે કરો જવાબો આપવામાં આવ્યા નથી ઉદાહરણ 2 જ્યારે બંને કોઇલ 1 એમ્પીયર કરંટ દ્વારા એક્સાઇટેડ થાય છે તો ∅3 નક્કી કરો તેથી પ્રશ્ન એ છે કે તે કિસ્સામાં બંને કોઇલ એક્સાઇટેડ છે અહીં જુઓ છે અહીં તે ખરેખર છે જો જુઓ કે અહીં તે છે પરંતુ અહીં તે છે પરંતુ 1 એમ્પીયર કરંટથી બંને કોઇલો એક્સાઇટેડ છે તેથી આ 5 એમ્પીયર ટર્ન્સ છે આ 1000 1 છે તેથી 1000 એમ્પીયર ટર્ન્સ આ R1 R2 R3 છે આ રીતે ∅1 ∅2 ∅3 ની ગણતરી કરવી પડશે પછી આને જુઓ આ છે આ છે કૃપા કરીને તે ડાયગ્રામ ઉપર આવો જ્યારે બંને કોઇલો એક્સાઇટેડ હોય છે જ્યારે તે કિસ્સામાં બંને કોઇલ એક્સાઇટેડ થાય છે ત્યારે જુઓ આ કરંટની દિશા છે આ કરંટ હેન્ડ ગ્રાફ છે કંડક્ટર જે દિશામાં કરંટ i2 ની દિશામાં કહેવામાં આવે છે કરે છે તે દિશામાં આ રીતે ગ્રાફ કરો તેથી લીમ્બ તેને નીચે તરફ ખસેડો મારો મતલબ છે કે આ ફ્લક્સ લાઇન છે તેથી આ ફ્લક્સ ∅2 છે તેથી તે નીચે તરફ છે એટલે આ છે અને આ છે જેમ કે પોઝિટિવ ટર્મિનલ માટે જે રીતે કરંટ બહાર આવે છે તેવી રીતે અહીં પણ ફ્લક્સની દિશા એટલે કે આ શા માટે છે આ છે તેથી જ આ ડાયગ્રામમાં મેં જે આપ્યું છે તે બધું જ લેવામાં આવ્યું છે તેથી આ જવાબ ∅1 ∅2 ∅3 છે આ એક જવાબ છે કૃપા કરીને તમામ રિલક્ટન્સને ગણતરીમાં લેવામાં આવે છે તેથી કૃપા કરીને તેને જાતે જ સોલ્વ કરો આના માટે જવાબો આપવામાં આવ્યા છે હવે ઉદાહરણ 3 આ પણ એક છે જ્યાં અહીં 1 છે 1 લીમ્બ છે ત્યાં આ 17 સેન્ટિમીટર છે આ 2 મિલિમીટર છે આ ગેપ 2 મિલિમીટર છે અને 1 કોઈન છે ત્યાં તે પોતાનો છે આની જેમ ત્યાં બંને કોઇલ આ બાજુ 1000 ટર્ન્સ છે આ બાજુ 1000 ટર્ન્સ છે અહીં તે અહીંથી અહીં સુધી લંબાઈ 10 સેન્ટિમીટર આપવામાં આવી છે તેથી શું કહેવામાં આવે છે કે તેની સરેરાશ લંબાઈ જોવી પડે છે તેથી આ અહીંથી અહીં 20 સેન્ટિમીટર છે અને આ બાજુ 3 સેન્ટિમીટર છે તે બાજુ 3 સેન્ટિમીટર છે એટલે કે તેનો અર્થ બાજુની આ સરેરાશ લંબાઈ 3 સેન્ટિમીટર થાય છે તેનો અર્થ એ કે આ ભાગ ખરેખર 1 5 છે આ પણ 1 તેથી 10 1 5 તેથી 8 5 આ મધ્ય લંબાઈ છે એટલે કે સરેરાશ હાઇટ 8 5 અને આ 20 છે પરંતુ અહીં જુઓ જેને આપણે કહીએ છીએ તે R3 સેન્ટિમીટર બાજુ કહીએ છીએ તે અહીં લખવામાં આવ્યું છે આ બાજુ 1 5 સાથે 3 સેન્ટીમીટર બાજુ અને આ બાજુ પણ 1 5 છે તેનો અર્થ એ છે કે સરેરાશ લંબાઈ આ અહીંથી અહીં સુધી આ બાજુ 20 1 5 1 5 17 સેન્ટિમીટર હશે અને આ પહેલેથી જ સરેરાશ લંબાઈ આપવામાં આવી છે તેથી દરેક વસ્તુની ગણતરી કરેલ ગેપ 2 છે અને આ r છે આપણે શું કહીએ છીએ આપણે કહીએ છીએ કે આપણે બીજી વસ્તુ ફ્રેક્શન શોધવાની છે તેથી જો આ અને જુઓ આ જુઓ કે ત્યાં ત્રણ પાથ છે જ્યારે LB પછી LC અને આ LA છે આ પોઇન્ટરને જુઓ આ LA છે ગેપ LC છે અને અહીં તે આ પાથ LB છે તે માર્ક B છે તે A છે અને આ ગેપ અહીં તે માર્ક C છે પોઇન્ટર જુઓ તેથી આ મટેરીઅલ માટે અમારું A 1000 આપવામાં આવ્યું છે અને આ મટેરીઅલ માટે µr 1200 છે તેથી A 3 સેન્ટિમીટર બાજુ છે તેથી તે 9 10 4 મીટર સ્ક્વેર છે LA 17 સેન્ટિમીટર એટલે કે 0 17 મીટર છે આ મેં કહ્યું કે આ બાજુ પણ LB 17 8 5 8 તેથી 17 8 5 8 5 34 સેન્ટિમીટર 0 34 મીટર છે તેથી રિલક્ટન્સ ફોર્મ્યુલા LA A µ0 µrA છે તેથી આ વેલ્યુ મળશે તેવી જ રીતે RB LB A µ0 µrB તમામ વેલ્યુજને સબસ્ટીટ્યુટમાં છે જાણીએ છીએ કે µ0 જે 4𝜋 10 7 છે સબસ્ટીટ્યુટમાં બધાને આ વેલ્યુ મળશે અને RC 2 LC aµ0 મળશે એટલે કે 2 મિલીમીટર જે પણ આવે છે તે મેળવશે તેથી 0 002 મીટર ડીવાઇડેડ બાય આ એક છે તેથી આ વસ્તુ મળશે તો શા માટે RC 2 આ બાજુ 1 ગેપ લેવામાં આવે છે આ બાજુ પણ ગેપ 1 છે એટલે જ તે મલ્ટીપ્લાઇડ બાય 2 થાય છે આ 2 મિલીમીટર ગેપ છે અહીં પણ 2 મિલીમીટર ગેપ છે તેથી જ તે 2 LC છે તેથી જ કહેવાય છે કે આટલી વેલ્યુ આવી રહી છે તેથી કુલ m m f કોઇલ એક્સાઇટેડ 1000 1 એમ્પીયર કરંટ હશે તેથી આ બાજુને r જે 1000 ટર્ન્સ કહેવામાં આવે છે આ 1000 ટર્ન્સ અને એક્સાઇટેડ 1 એમ્પીયર કરંટ છે તેથી આ કિસ્સામાં તે R2000 એમ્પીયર ટર્ન્સ છે તેથી ∅ m m f રિલક્ટન્સ કુલ રિલક્ટન્સને આ એક મળશે તેથી ∅ m m f રિલક્ટન્સ વેબર અને ફ્લક્સ ડેન્સિટી B ∅ A છે તેથી આ ∅ ક્રોસ સેક્શનલ એરિયા 9 10 4 મીટર સ્ક્વેર છે તેથી આ 0 564 વેબર પર મીટર સ્ક્વેર છે કંઈક સારું પુસ્તક લો અને જુઓ કે તે સોલ્વ કરેલું છે તેવી જ રીતે આ એક હું કંઈપણ કહીશ નહીં આ હું તેને એક સર્કિટ ઉપર છોડી દઈશ તે બતાવવામાં આવ્યું છે કે તે કોઇલ છે અહીં ટર્ન્સની સંખ્યા N1 ટર્ન્સની સંખ્યા N2 મ્યુચ્યુઅલ ડોટ કશું જ મૂકવામાં આવ્યું નથી કંઈક મૂકો હું કંઈક મદદ કરી છું અને આ બધા સમાન બે ઈક્વેશનો મેં લખ્યા છે તેથી તપાસો કે તે સાચું છે કે નહીં આ બધું સાચું છે પરંતુ તપાસો કે આ આપવામાં આવ્યું છે તે જુઓ કેટલીકવાર મૂંઝવણમાં ન આવવું જોઈએ કે તે આ પ્રકારનું ઇલેક્ટ્રિકલ છે આવા પ્રકારની સર્કિટ કાળજીપૂર્વક જુઓ કે આ કેવી રીતે જોડાયેલ છે અને તે મુજબ તે કરશે હવે ઉદાહરણ 5 ત્યાં આ સમસ્યા મેં એક પુસ્તકમાંથી લીધી છે તેથી આ સમસ્યા મારો મતલબ છે કે વસ્તુઓ કેવી છે તે જોવાની જરૂર છે તેથી આ બધી વસ્તુઓ વાસ્તવમાં મેં બનાવેલ પુસ્તકમાં કરંટની આ દિશા ચિહ્નિત કરવામાં આવી ન હતી અને આ કહેવામાં આવે છે કે આ 5 Ω છે અને સેલ્ફ એરિયા રિએક્ટન્સ છે રિએક્ટન્સ પણ 5 Ω છે અને અહીં પણ 5 Ω છે અહીં પણ રિએક્ટન્સ 5 Ω છે મ્યુચ્યુઅલ રિએક્ટન્સ j 2 Ω છે તે આપવામાં આવે છે અને અહીં વોલ્ટેજ 10 એંગલ 0 ડિગ્રી આપવામાં આવે છે અહીં તેને 10 એંગલ 90 ડિગ્રી 12 વોલ્ટ આપવામાં આવે છે તે એક કેપેસિટર નથી ત્યાં કેપેસિટર રિએક્ટન્સ j 10 Ω છે વોલ્ટેજ શોધવાનું રહેશે સમગ્ર કેપેસિટર જે Vc છે તે કેટલું છે તે ધારો કે ગણતરી કરવી પડશે અને આ રીતે મેં તે લૂપ્સ લીધી છે આ વસ્તુ છે જે રીતે મેં લીધી છે તે એક i1 છે અને આ એક i2 લેવામાં આવ્યું છે તેથી જો આના જેવું લો તો i1 i2 આમાંથી વહે છે કારણ કે આના જેવું લીધું છે તેથી જો હવે આ ખરેખર શું પોઇન્ટ્સ અને અન્ય વસ્તુઓ ઉલ્લેખિત નથી તેથી અહીં ડોટ કન્વેન્શન લેવામાં આવ્યું છે તેથી અહીં કરંટ દાખલ થાય છે તે ડોટ લેવામાં આવે છે અને આ કિસ્સામાં અન્ય ડોટ લેવામાં આવે છે અહીં બીજો ડોટ લેવામાં આવે છે કહો કે કરંટ છોડી રહ્યો છે એવું કહેવામાં આવે છે અને અહીં તે લેવામાં આવે છે કે આપણે લીધેલા આ 2 પોઇન્ટ્સ દાખલ કરે છે તેથી આ ડોટ વસ્તુ લેવામાં આવી છે તો આ રીતે મારો મતલબ છે એટલે કે i1 i2 કરંટ દાખલ થાય છે ડોટ અને આ i2 કરંટ વાસ્તવમાં તે આ કરંટ i2 છે જે આપણે આ રીતે લીધો છે તેથી આ ખરેખર i2 છે આને આ રીતે લેવામાં આવે છે ધારો કે તે પોઇન્ટ છોડી રહ્યું છે તેથી જો એવું હોય તો ફ્લક્સની દિશા જુઓ હવે આ વાન્ડિંગ માટે ફ્લક્સની દિશામાં આ વાન્ડિંગ i1 i2 દાખલ થાય છે તેથી તે ફ્લક્સની દિશા કે જો તેને ત્યાં મૂકવામાં આવે તો તે વાસ્તવમાં આ રીતે ચાલે છે આ ∅1 છે અને આ કિસ્સામાં હવે આ કિસ્સામાં શું થઈ રહ્યું છે જો હું તેને ડાબી બાજુએ હાથની બાજુએ વ્રેપ કરીશ તો તે કરંટ પોઇન્ટને છોડી રહ્યો છે કારણ કે કરંટ પોઇન્ટને છોડી રહ્યો છે જો હું કોઇલને આ રીતે વ્રેપ કરીશ અથવા પકડું તો તે દિશા ફ્લક્સ ઉપરની તરફ છે તેથી જ ∅2 ઉપરની તરફ છે તો આ રીતે ∅1 પછી આ રીતે ∅2 છે એકબીજાનો વિરોધ કરવો તે નથી તેનો અર્થ એ છે કે જ્યારે ઈક્વેશન લખો ત્યારે તે પોઇન્ટમાં પ્રવેશી રહ્યું છે તે પોઇન્ટને છોડી રહ્યું છે કે મ્યુચ્યુઅલ વસ્તુ નેગેટિવ સાઇન હશે તેથી જો ઈક્વેશન લખો તો તે ટાઇમ લે છે તેથી આ ઇક્વીવેલન્ટ સર્કિટ છે આ 10 વોલ્ટ આ વસ્તુ 5 Ω j 5 Ω છે આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વચ્ચે આ કોઇલમાં ડોટમાં પ્રવેશી રહ્યું છે અને બીજો ડોટ છોડી રહ્યો છે અને આ 5 Ω છે હવે તેને સોલ્વ કરી શકો છો તેથી આ વસ્તુ મૂકી શકો છો કારણ કે ત્યાં 2 કોઇલ છે તેથી પુનરાવર્તન થશે તે નથી તેથી પરંતુ પ્રશ્ન એ છે કે KVL ને પ્રથમ ઈક્વેશનમાં મૂકો તે 5 j 5 i1 i2 હશે કારણ કે અહીં આ તે i2 છે અને આ i1 છે તેથી આમાંથી વહેતો કરંટ વાસ્તવમાં પોઇન્ટરને જુઓ તે i1 i2 છે તેથી 5 j 5 i1 i2 છે હવે મ્યુચ્યુઅલ પાછળથી આવશે આ j 10 રિએક્ટન્સ i1 છે કારણ કે આ લૂપમાં કરંટ છે તેથી આ j 10 j 10 i1 છે પછી કરંટ પણ આ ડોટ ઉપર દાખલ થાય છે તેવું કહેવામાં આવે છે અને i1 i2 ડોટમાં દાખલ થાય છે તે પોઇન્ટ છોડી રહ્યું છે તેથી આ લૂપ માટે તે j 2 i2 હશે કારણ કે આ કોઇલ વોલ્ટેજમાં i2 ને કારણે ઇન્ડ્યુસ થાય છે તે j 2 i2 હશે જે 10 એંગલ 0 છે તેથી આ વોલ્ટેજ 10 અસ્તિત્વમાં છે આ એક ઈક્વેશન છે તેવી જ રીતે જ્યારે બીજા માટે કહેવામાં આવે છે તે આ બીજો લૂપ છે અને આ રીતે આવરી લે છે તેથી તે કિસ્સામાં બંને કોઇલ આ કરંટ r કહેવામાં આવે છે આમાંથી i1 i2 વહે છે અને i2 આમાંથી વહે છે તેથી જુઓ કે વસ્તુઓ કેવી છે તે 5 j 5 i1 i2 હશે પછી અહીં જો આવશે તો તે 5 j 5 i2 હશે આ વોલ્ટેજ પછીથી આવશે હવે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને ધ્યાનમાં લઈએ હવે આ કોઇલમાં આ કોઇલ વોલ્ટેજ i1 i2 ને કારણે ઇન્ડ્યુસ થશે પરંતુ તે ડોટમાં દાખલ થાય છે ડોટ ને છોડે છે તેથી સાઇન કરો તેથી j 2 મ્યુચ્યુઅલ રિએક્ટન્સ j 2 j 2 i1 i2 છે હવે આ કોઇલમાં કહેવામાં આવે છે કે આગળ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે તેના કારણે અહીં i2 જે j 2 આ એરો તરફ જુઓ અહીં તે ઉપર તરફ છે મેં જે બનાવ્યું છે તેને j 2 i2 કહેવામાં આવે છે અહીં તે છે પછી j 2 i2 છે પછી 10 90 ડિગ્રી એંગલ 90 ડિગ્રી 10 એંગલ 0 ડિગ્રી છે તેથી આ ઈક્વેશન 2 છે આ i1 અને i2 સોલ્વ કરવા માટે ઈક્વેશન 1 છે મને આશા છે કે આ સમજાયું હશે હું આશા રાખું છું કે આ સમજાયું હશે જો આ સમજાયું હોય તો આ સમસ્યાને સોલ્વ કરવામાં કોઈ સમસ્યા નથી મેગ્નેટીક સર્કિટમાં સમસ્યા માત્ર ડોટ કન્વેન્શન જોવાની હોય છે તેથી આ કિસ્સામાં જો ઈક્વેશન 1 અને 2 માટે સોલ્વ કરો તો i1 1 015 એંગલ 113 96 ડિગ્રી એમ્પીયર મળશે મારી પાસે જે સોલ્વ કરેલું છે તે જુઓ પરંતુ અહીં મેં કહ્યું નથી કે તે વધુ ટાઇમ લેશે આ એક એક્સરસાઇઝ માટે કૃપા કરીને તે કરો તેને કરવામાં થોડો ટાઇમ લાગશે અને પછી Vc હશે આ કરંટ છે આ કરંટ i1 છે આમાંથી i1 વહે છે i1 આ i1 આ Vc માંથી વહે છે આ i1 j 10 હશે તે શું છે અહીં લખેલું છે કે આ i1 j 10 છે તેથી તે i1 છે 113 96 ડિગ્રી અને j 10 એટલે તે R1 015 113 96 10 એંગલ 90 ડિગ્રી છે તેથી 90 113 96 છે તેથી તે R10 15 એંગલ 23 96 ડિગ્રી વોલ્ટ હશે આ આ જવાબ છે હવે આ જ્યારે 3 ડોટ્સ છે ત્યારે મને પરીક્ષાના હેતુ માટે એક વાત કહેવા દો ટાઇમના વપરાશને કારણે 3 ડોટ્સ થોડા ભારે છે તો પ્રશ્ન એ છે કે આ 3 ડોટ્સ છે આ બધા ઈક્વેશમાં મેં લખ્યું છે કૃપા કરીને તેને લખો હું તે સમજાવતો નથી હવે બધા સાચા છે તે મારો ટાઇમ બચાવશે તેથી જુઓ કે ઓછામાં ઓછું કેવી રીતે શીખશે કે મેં આ કેવી રીતે લખ્યું છે તે બધી મ્યુચ્યુઅલ વસ્તુઓ આપવામાં આવી છે તે સાઇકલિક કરંટ છે મેં જે રીતે લીધો છે અને ફક્ત આ બધા ઈક્વેશનો જુઓ મેં ફક્ત સર્કિટ જોવા માટે લખ્યું છે પહેલા સર્કિટ દોરો પછી ઈક્વેશનો જુઓ કે મેં કેવી રીતે લખ્યું છે અને આ બધી વસ્તુઓ જુઓ આ બધી વસ્તુઓ લખેલી દરેક વસ્તુ ખરેખર સાચી છે તો મહેરબાની કરીને પહેલા જાતે લખો પછી આ જુઓ પછી જુઓ શું લખ્યું છે તો થોડો ટાઇમ બચશે અને ફ્રીક્વન્સી ડોમેનમાં મેં અગાઉ કહ્યું હતું કે dd t ને j થી બદલો તેથી ઈક્વેશન આના જેવું હશે આ તમામ ઈક્વેશનો આના જેવા હશે અને આખરે ઇક્વીવેલન્ટ પરિપથ આના જેવું હશે તો આ એક કૃપા કરીને તેને પોતાનું બનાવો પહેલા સર્કિટ દોરો પછી આ બધા ઈક્વેશનો જાતે લખો પછી આ બધું નીચે પૉઝ કરો અને પછી સર્કિટ દોરો પછી આ બધા ઈક્વેશનો એક પછી એક લખો અને પછી ફ્રીક્વન્સી ડોમેન ddt બદલો ને j થી રિપ્લેસ કરો અને પછી તે કહેવામાં આવે છે પછી આ એક ઇક્વીવેલન્ટ 1 જુઓ આ કાં તો માટે એક્સરસાઇઝ છે અથવા બધું સામે આપવામાં આવ્યું છે આગળ આ બીજી સમસ્યા છે આ સમસ્યા ખૂબ જ રસપ્રદ સમસ્યા છે સંબંધિત સેલ્ફ ઇન્ડક્ટન્સ સાથે જોડાયેલ 2 કોઇલ L1 0 05 હેનરી અને L2 0 2 હેનરી છે એક કપલિંગ કોએફિશિયન્ટ K 0 5 છે કોઇલ 2 પાસે 1000 ટર્ન્સ છે જો કોઇલ 1 માં કરંટ i1 જે 5 sin 400 t આપવામાં આવે છે જે 400 એમ્પીયર છે તો કોઇલ 2 ઉપર વોલ્ટેજ અને કોઇલ 1 દ્વારા મેક્સિમમ ફ્લક્સ સેટઅપ નક્કી કરો તેથી આપણે જાણીએ છીએ કે સોલ્યુશન K M √ L1 L2 છે એટલે કે A અથવા M √ over L1 L2 K છે તેથી M K √ L1 L2 છે તેથી K ને 0 5 આપવામાં આવેલ છે અને L1 L2 જે √0 05 0 2 આપવામાં આવેલ છે તેથી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M જે 0 05 હેનરી બનશે હવે કોઇલ 2 ના વોલ્ટેજ આપવામાં આવેલ છે આપણે જાણીએ છીએ કે કોઇલ 2 માં M d i1 d t છે તેથી M 0 5 છે જ્યાં i1 ને 5 sin 400 t આપવામાં આવે છે તેથી જો ડેરીવેટીવ V2 લો તો 100 cosine 400 t બનશે તેથી તેનો અર્થ એ કે V2 N2 d ∅12 d t જે આપણે જાણીએ છીએ પરંતુ આપણને તે V2 1000 cos 400 t મળ્યું છે તો હવે આ કિસ્સામાં V2 સબસ્ટીટ્યુટ અહીં N2 જાણીતું છે અને તેને ઇંટીગ્રેટ કરવું પડશે તેથી તે 100 cos 400 t છે N2 એ 1000 ટર્ન્સ છે તેને d ∅12 dt અથવા ∅12 ડીવાઇડેડ 1000 આપવામાં આવે છે તેથી 10 3 100 cos 400 t dt છે જો આ ∅12 ને ઇંટીગ્રેટ કરીએ તો 0 25 10 3 sin 400 t વેબર થશે તેથી કે ∅max જે 0 25 10 3 વેબર હશે ∅max જે 0 25 મિલીવેબર છે તેનો અર્થ એ છે કે K ∅12 ∅1 છે ∅1 એ ટોટલ ફ્લક્સ છે અને ∅12 એ અન્ય કોઇલને જોડતો કરંટ છે તેથી K વાસ્તવમાં ∅12 ∅1 અથવા ∅12 ∅1 છે એટલે કે ∅2 ટોટલ ફ્લક્સ અને ફ્લક્સ 1 ∅21 એ કોઇલ 1 માં છે અને ∅21 એ ફ્લક્સ લિંકેજ છે તેથી કાં તો K ∅12 ∅1 અથવા ∅21 ∅2 લખી શકો છો આ પણ કપલિંગ કોએફિશિયન્ટ છે આને આપણે ડાયગ્રામમાં અગાઉ જોઈ છે તે સ્લાઇડ ∅1 ∅11 ∅12 જાણવી જોઈએ એટલે કે K ∅12 ∅1 અથવા તેનાથી ઊલટું અથવા તે જ ફિલોસોફી મૂકી શકો છો અથવા ∅1 મેક્સિમમ ∅12 મેક્સિમમ K મૂકી શકો છો અહીંથી આ ઈક્વેશન ∅1 ∅12 K લખી શકો છો અથવા ∅1 max ∅12max K લખી શકો છો તે સમાન વસ્તુ 0 25 0 5 પાસે મિલિવેબર મળશે તેથી K 0 5 છે તેથી ∅1max 0 5 મિલીવેબર છે તેથી આ સમસ્યા રસપ્રદ સમસ્યા છે અને ખૂબ જ સરળ સમસ્યા છે તેથી હવે આ ડાયાગ્રામમાં આપેલા ડોટ્સ માટે 5 Ω રઝિસ્ટર ઉપર વોલ્ટેજ નક્કી કરે છે પછી 1 કોઇલમાં પોલારિટીને ઉલટાવી દો અને પુનરાવર્તન કરો તેથી આ સમસ્યા આપવામાં આવી છે આ સમસ્યા એ છે કે કપલિંગ કોએફિશિયન્ટ K 0 88 છે j આપેલ છે તેથી તેને 5 Ω રઝિસ્ટન્સમાં વોલ્ટેજ શોધવા માટે કહેવામાં આવ્યું છે તેથી આ બધું X L1 5 Ω X L2 5 Ω છે ચાલો K M √L1 L2 ઉપર બધું આપવામાં આવે છે તેથી M પછી K સુધી આ વસ્તુ જે હું બતાવી રહ્યો છું તે કોમ્પ્યુટર રેસ્ટ છે કૃપા કરીને તેને સોલ્વ કરો હું તેને સોલ્વ કરવાની સલાહ આપું છું તેનો અર્થ એ કે જ્યારે લખો કે સમાન સમસ્યાને શું કહેવામાં આવે છે તે પણ અગાઉની સમાન સમસ્યા દર્શાવે છે તેથી જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ લૂપ મોટા માટે બીજા માટે વિચારી રહ્યા છીએ જ્યારે તે ટાઈમે સમગ્ર લૂપને ધ્યાનમાં લઈએ ત્યારે જુઓ રિપીટિશન મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ મ્યુચ્યુઅલ વોલ્ટેજ માટે હશે તો કૃપા કરીને તેના જવાબો સોલ્વ કરો જે હું નથી કહેતો તે સોલ્વ કરો જ્યારે આ વિડિયો લેક્ચર વાંચો ત્યારે તેને સોલ્વ કરો અને તે શું કહેવામાં આવે છે અને તે ટાઈમે જવાબ પૂછો કે સાચો જવાબ મળ્યો છે કે નહીં હું સાચો જવાબ આપીશ પરંતુ ફોરમમાં બધું મૂકીશ તેથી હવે મેગ્નેટીક સર્કિટ સમાપ્ત થઈ ગઈ છે હવે મારો પ્રશ્ન એ છે કે DC સર્કિટ સિંગલ ફેઝ AC સર્કિટ 3 ફેઝ AC સર્કિટ રેઝોનન્સ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયોરેમ અને મેગ્નેટિક સર્કિટ ક્યારે આવશે